આપણે એક ચોક્કસ ઉદાહરણ જોઈએ એક સંયુક્ત ચોસલો છે જેમાં ચોસલો A અને ચોસલો B નો સમાવેશ થાય છે અને આ ચોસલાનો એક છેડો એવી રીતે રાખ્યો છે કે ત્યાં કોઈ પ્રવાહ ની સ્થિતિ નથી એટલે કે સમોષ્મિ સ્થિતિ છે બે ચોસલાની જાડાઈ 50 mm અને 20 mm નિર્દિષ્ટ રાખવામાં આવે છે ચાલો આપણે કહીએ કે qA અને qB એ આ ૨ ચોસલામાં ઘનદીઠ ઉત્પન્ન થતી ઉષ્મા છે અને જો kA અને kB અનુરૂપ ઉષ્માવાહકતા છે જો પાણી બહારની બાજુ ૩૦°C તાપમાને વહી રહ્યું છે અને ઉષ્મા પરિવહનાંક 1000 Wm K છે જો તાપમાન T0 T1 અને T2 તરીકે નિર્દિષ્ટ કરેલ હોય જો qA 1 5×106Wm3 હોય અને ઉષ્મિય વાહકતા kA 75WmK હોય અને જો qB ૦ જેનો અર્થ છે કે બીજા ચોસલામાં કોઈ ગરમી ઉત્પન્ન થતી નથી અને જો kB 150 WmK છે તો આપણે તાપમાન શોધવાની જરૂર છે સવાલ એ છે કે આપણે આ ત્રણ સ્થળોનું તાપમાન શોધવાની જરૂર છે સમોષ્મિ સ્થિતિ જાળવવામાં આવેલ સ્થાનનું તાપમાન T0 છે T1 એ ૨ ચોસલા વચ્ચેનો પ્રભાવિત સપાટી પર છે અને T2 બહારની સપાટી પર જાળવેલ છે આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ એક રીત એ છે કે બંને ચોસલા માટે સંતુલનનું સમીકરણ લખવું આપણે ઉકેલ અલગથી જાણીએ છીએ અલબત્ત આપણે સંતુલનો લખી શકીએ છીએ અને ઉકેલો પણ શોધી શકીએ છીએ શું આપણે તેના કરતાં વધુ સારી રીતે કરી શકીએ તેથી પ્રણાલી તરફ જુઓ અને જે થઈ રહ્યું છે તે સમજો તેથી હમેશા માત્ર સમીકરણો જ લખવા જોઈએ નહીં તમારે પ્રણાલી શું છે તે પણ જોવું પડે શું આપણે તેને સરળતાથી હલ કરી શકીએ પ્રભાવિત સપાટી પર શું થઈ રહ્યું છે ઉષ્મા પ્રવાહ સમાન છે કારણ કે જે પણ ઉષ્મા ચોસલા A માંથી પરિવહન પામે છે તે જ પ્રભાવિત સપાટી પર ચોસલા B માં પરિવહન થાય છે પ્રભાવિત સપાટી પર પ્રવાહ શું છે નોંધ લો કે એક છેડો સમોષ્મિ છે આ છેડે થી કઈ જ બહાર નથી જઈ રહ્યું તેથી જે પણ ઉષ્મા ઉત્પન્ન થઈ રહી છે ચોસલા A માં ખરેખર તે જ પ્રવાહ હોવો જોઈએ કે જેનાથી ઉષ્માનું પરિવહન થાય છે કારણ કે પરિવહન ફક્ત એક જ દિશામાં થાય છે તેથી જે રીતે સમસ્યાને વ્યાખ્યાયિત કરવામાં આવી એના પરથી સ્પષ્ટ છે પરંતુ તમારે આ પ્રકારની બાબતોને સમજવી આવશ્યક છે તેથી સ્થાયી અવસ્થાની સ્થિતિમાં સ્પષ્ટ રીતે qAAL1 ચોસલા A માં જે દરથી ઉષ્મા ઉત્પન્ન થાય છે તે જ દરથી ઉષ્મા ચોસલા B માં પરિવહન થવી જોઈએ કારણ કે ત્યાં કોઈ ઉષ્મા ઉત્પન્ન થતી નથી તેથી જો સ્થાયી અવસ્થાની સ્થિતિ જાળવવી હોય તો જે કઈ પણ અંદર આવે છે તેને બહાર જવું જ પડે અને hT2 T ͚ બરાબર હોવું જોઈએ કારણ કે q 0 ચોસલા B માં ઉષ્મા વહન દર અચળ છે તેથી જો સ્થાયી અવસ્થાની સ્થિતિ જાળવવી હોય તો ચોસલા A અને B વચ્ચેના પ્રભાવિત સપાટીમાંથી ખરેખર જે પણ ઉષ્મા વહેતી હોય તે બહાર પરિવહન થવી જોઈએ સ્નેપશોટ જુઓ બધી રાશિઓ જાણીતી હોવાથી આપણે T2 105°C સ્નેપશોટ જુઓ શોધી શકીએ છીએ આપણે T1 કેવી રીતે શોધીએ ચોસલા B માં ઉષ્મા વહન દર અચળ હોવાથી આપણે ફક્ત ઉષ્મા અવરોધ માળખા ના ખ્યાલનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે અવરોધ માળખાના આધારે પાનાં નં ૫ પરનો સ્નેપશૉટ જુઓ T1115°C શોધી શકીએ છીએ T0 કેવી રીતે શોધવો આપણે નમૂનો લખી એનો ઉકેલ શોધવો પડશે કારણકે અવરોધનો ખ્યાલ તે ચોસલા માટે માન્ય નથી ચોસલા A ના નમૂનાનો ઉકેલ એ 2L1 જાડાઈના અને બંને છેડે સમાન તાપમાનવાળા ચોસલા સમાન છે સ્નેપશોટમાં તાપમાનની રૂપરેખા નું ચિત્ર બનાવવામાં આવ્યું છે ઉકેલનો ઉપયોગ કરીને સ્નેપશોટ જુઓ મધ્યબિંદુ તાપમાન T0140°C મળે છે ઉષ્મા ઉત્પન્ન કરનાર દિવાલના પ્રભાવિત સપાટી પરનું સંતુલન ઉપયોગમાં લીધેલ છે નોંધ લો કે વહન ચોસલાની અંદર જમણી બાજુ થઈ રહ્યું છે તેથી સીમા પર ચોસલાની અંદર ઉત્પન્ન થતી ઉષ્માની કુલ માત્રા જ સીમામાંથી બહાર આવે છે ચોક્કસ તે ઉષ્માવહનને કારણે આવે છે અહીં ઉષ્મા કેવી રીતે આવે છે ચોસલાની અંદર થતાં ઉષ્માવહનને લીધે પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે તે પ્રભાવિત સપાટીમાં શું થાય છે કારણ કે ચોસલાના બીજા છેડેથી કોઈ ઉષ્મા જઈ નથી રહી બધુ જ આ છેડેથી જ બહાર નીકળશે તેથી અહીં જે પણ આવે છે તે ઉષ્માની કુલ માત્રા હોવી જોઈએ જે બીજા ચોસલામાં પરિવહન થાય છે કારણ કે ચોસલા B માં કોઈ ઉષ્મા ઉત્પન્ન થતી નથી આ વિશેષ ઉદાહરણનો સંદેશ એ છે કે આપેલ સમસ્યા માટે આપણે આંખ મીંચીને સમીકરણો લખવા જોઈએ નહીં સમસ્યામાં શું થઈ રહ્યું છે તે પહેલા તમારે સમજવું જોઈએ પૂછવું જ જોઇએ હું સમીકરણોના ઉકેલ વિના અમુક રાશિઓ વિશે થોડો અંદાજ લગાવી શકું છું અલબત્ત તમે સમીકરણો હલ કરી અને એને ચકાસી શકો છો ઉદાહરણ તરીકે આપણે બીજા ચોસલામાં ઉષ્મા પરિવહન વિશે સાહજિક નિર્ણય આપ્યો જ્યારે તમે આ પ્રકારની ઇજનેરી સમસ્યાઓ ઉકેલી રહ્યા હોવ ત્યારે આવા પ્રકારનાં નિર્ણયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે હંમેશા ધ્યાન આપવું જોઈએ અને તમારા અંતરજ્ઞાનને ખૂબ મહત્વ આપવું જોઈએ હવે પછીનો વિષય જે આપણે જોવા જઈ રહ્યા છે તે વિસ્તૃત સપાટીઓ છે તેથી હું ટૂંકમાં તે માટે આગામી ૫ મિનિટમાં રજૂઆત કરીશ અને આગામી કેટલાક લેક્ચર્સમાં વધુ વિગતવાર તેની ચર્ચા કરીશું ન્યુટનના ગલનના નિયમ Newton's Law of cooling પરથી આપણે કહ્યું કે q hAΔT 1 જ્યાં ΔT એ સપાટી અને તરલ કે જેમાં ઉષ્માનું વહન થાય છે એમની વચ્ચેનો તાપમાનનો તફાવત છે ચાલો આપણે એક ચોસલાનું ઉદાહરણ લઈએ કે જેની અંદરથી તરલ વહી રહ્યું છે અને સાથે સાથે સપાટીના તાપમાન અને તરલનું તાપમાન ઉપરના સ્નેપશૉટમાં દર્શાવ્યા મુજબ છે હવે મોટાભાગની ઇજનેરી સમસ્યાઓ માટે પ્રશ્ન એ આવીને ઊભો થઈ જાય છે કે ઉષ્મા પરિવહનની માત્રામાં વધારો કરવો કઈ રીતે ઘણો મહત્વનો પ્રશ્ન એ છે કે ઉષ્મા વહન દર q ને વધારવાની રીતો કઈ ઉષ્માનું એક સ્થાને થી બીજા સ્થાને વહન કરાવવું એ ઉષ્મા પરિવહનનો મુખ્ય હેતુ છે તો જેટલી સારી રીતે આપણે તે કરી શાલી એટલું સારું પરિણામ મેળવી શકીએ તેથી જો હું કોઇ એવી પ્રણાલી બનાવું કે જે ઘણી સારી રીતે ઉષ્મા પરિવહન કરી શકે ખરેખર તો એવી જ પ્રણાલીની જરૂરત છે હવે જો ન્યુટનના ગલનના નિયમ સમીકરણ ૧ ને જોઈએ તો ચોખ્ખો ઉષ્મા વહન દર એ ૩ રાશિઓ જેવી કે ૧ ઉષ્મા પરિવહનાંક ૨ ઉષ્મા પરિવહન વિસ્તાર અને ૩ તાપમાનનો તફાવત પર આધાર રાખે છે આમાંથી એક અથવા વધુ રાશિઓ ને મરોડીને આપણે q વધારી શકીએ છીએ જયારે આપણે ઉષ્માનયન વિષે ચર્ચા કરીશું ત્યારે આપણે જોઈશું કે ઉષ્મા પરિવહનાંકને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય ઉષ્મા પરિવાહનાંક શોધવાની રીતો કઈ છે કયા કયા પરિબળો પર ઉષ્મા પરિવહનાંક આધાર રાખે છે અને અચાળાંકને વધારી કઈ રીતે શકાય છે આગળ આપણે જોવા જઈ રહ્યા છે કે ઉષ્મા વહનનો વિસ્તાર કઈ રીતે વધારી શકાય અને તે જ રીતે ચોખ્ખો ઉષ્મા વહન દર વધારી શકાય એનો એક રસ્તો છે કે જેને વિસ્તૃત સપાટી કહેવામાં આવે છે તેને ધ્યાનમાં લેવી અથવા શાસ્ત્રીય સાહિત્યમાં કહેવાતું ફિન્સ એવા ઘણાં સાધનો છે કે જ્યાં ઉષ્માનું પરિવહન વધારવા માટે ફિન્સ લગાવવામાં આવી રહ્યા છે ઉદાહરણ તરીકે કાર રેડિએટર્સમાં જ્યાં તમે શક્ય તેટલી વહેલી તકે ઉષ્માનો અપવ્યય કરવા માંગો છો જેનો અર્થ છે કે તમારી પાસે ઉષ્માનું પરિવહન ખૂબ વધારે હોવું જરૂરી છે તેથી ચોખ્ખુ ઉષ્મા પરિવહન વધારવા માટે એવી પ્રણાલી બનાવવી જોઈએ જેમાં ફિન્સનો ઉપયોગ કરીને સપાટી વિસ્તાર ખૂબ વધારે હોય નીચે સ્નેપશોટ જુઓ પ્રણાલીનો એક આધાર છે જે ચોક્કસ તાપમાને જાળવવામાં આવેલ છે ધારો કે આધારની સપાટીનું તાપમાન Ts છે હવે તમે ઉષ્મા પરિવહનને આધારથી તરલ તરફ વધારવા માંગો છો જે તેની આસપાસ ફરે છે વહેતું તરલ કોઈપણ હોઈ શકે છે અને કાર રેડિએટર્સના કિસ્સામાં તે મૂળરૂપે હવા છે જે ફેરવવામાં આવે છે આ સપાટીથી તરલમાં પરિવહન થતી ઉષ્માનું પ્રમાણ વધારવું ઇચ્છનીય છે એક પાતળી બહાર ફેલાતી સપાટીનું સર્જન કરીને ઉષ્મા પરિવહનના વિસ્તારમાં વધારો કરી શકાય છે સ્નેપશોટ જુઓ અને સપાટીની ઉપલા અને નીચલા ભાગથી બહાર આવતી આવી ફેલાતી સપાટીઓ દ્વારા ઉષ્મા વહન થાય છે આવી ફેલાતી સપાટીઓ ઘણી બધી હોઈ શકે છે કે જે દરેક પ્રોટ્રુઝનને ફિન તરીકે ઓળખવામાં આવે છે આમ ઉષ્માના પરિવહન માટે કેટલોક વિસ્તાર ઉમેરવામાં આવે છે અને તેથી પરિવહન કરવામાં આવી રહેલી ઉષ્માની ચોખ્ખી માત્રામાં વધારો કરી શકાય છે આપણે હજી સુધી જેના ઉપર કામ કર્યું છે તેના કરતા આ થોડી અલગ સમસ્યા છે અત્યાર સુધી જોયેલા કિસ્સાઓથી વિપરીત અહીં ફિનમાં ઉષ્માનું વહન તરલના વહનની દિશાની લંબ દિશામાં છે અહી એક સાથે ઉષ્માનું વહન અને તેની આસપાસના તરલમાં ઉષ્માનો વ્યય થાય છે આ અર્થમાં આ થોડી અલગ સમસ્યા છે અને આપણે તે જોવા જઈ રહ્યા છીએ કે આ પ્રકારની પ્રણાલીમાં ઉષ્માના પરિવહનની કેવી રીતે ચર્ચા કરવી હકીકતમાં તે થોડા સમય પહેલાં પૂછેલા પ્રશ્નોના જવાબ આપે છે પ્રણાલીમાંથી વ્યય થયેલી ઉષ્માનું શું તેથી અહીં આપણે એક જ દિશામાં ઉષ્માવહન કરી રહેલ એવા ઘનમાંથી એક સાથે ઉષ્માના વ્યયની પણ ચર્ચા કરીશું આગળનાં કેટલાક લેક્ચર્સમાં આપણે આવી પ્રણાલીમાં ઉષ્મા પરિવહન પ્રક્રિયાને પ્રમાણિત કરીશું ખાસ કરીને પરિવહન થતી ઉષ્માની ચોખ્ખી માત્રા કેવી રીતે શોધી શકાય તે જોઈશું